આપણે અત્યાર સુધી પર યુનિટ ડાયાગ્રામ જોઈ ગયા હવે આપણે વોલ્ટેજ કંટ્રોલ ની પદ્ધતિઓ વિષે જોઈશું વોલ્ટેજ કંટ્રોલ માટે આ પદ્ધતિઓ નો ઉપયોગ થાય છે ટેપ ચેંજિંગ ટ્રાન્સફોર્મર રેગ્યુલેટીંગ ટ્રાન્સફોર્મર અથવા બૂસ્ટર શન્ટ કેપેસિટર સિરીઝ કેપેસિટર અને ફેક્ટસ ડીવાઈસ આ કોર્સ માં આપણે ફેક્ટસ ડીવાઈસ વિશે ચર્ચા કરીશું નહીં કારણ કે તે ખૂબ જ મોટો વિષય છે આપણે ટેપ ચેંજિંગ ટ્રાન્સફોર્મર રેગ્યુલેટીંગ ટ્રાન્સફોર્મર અથવા બૂસ્ટર શન્ટ અને સિરીઝ કેપેસિટર shunt series capacitor વિશે ચર્ચા કરીશું હવે આપણે ટેપ ચેંજિંગ ટ્રાન્સફોર્મર જોઈએ બધા પાવર ટ્રાન્સફોર્મર્સ અને ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર્સ નો મુખ્ય હેતુ યાંત્રિકી ઉર્જા ને એક વોલ્ટેજ લેવલ થી બીજા વોલ્ટેજ લેવલ માં રૂપાંતરિત કરવાનો છે બધા પાવર ટ્રાન્સફોર્મર્સ અને ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર્સ પાસે ટર્ન્સ રેશિયો બદલવા માટે ટેપ્સ હોય છે વોલ્ટેજ મેગ્નીટ્યૂડ ને ટેપ સેટિંગ્સ અને VARs ની વિતરણ અસર માં ફેરફાર કરી બદલી શકાય છે અને તે રિએક્ટિવ પાવર ના પ્રવાહ ને નિયંત્રિત કરવા માટે ઉપયોગ માં લઈ શકાય છે ટેપ ચેંજિંગ ટ્રાન્સફોર્મર બે પ્રકારનાં હોય છે એક છે ઓફ લોડ ટેપ ચેંજિંગ ટ્રાન્સફોર્મર અને બીજું છે ટેપ ચેંજિંગ અંડર લોડ ટ્રાન્સફોર્મર ઓફ લોડ નો અર્થ છે કે તમારે ટ્રાન્સફોર્મર થી લોડ ને ડિસ્કનેક્ટ કરી અને પછી તમારે ટેપ ને બદલવું પડશે ટેપ ચેંજિંગ અંડર લોડ ટ્રાન્સફોર્મર નો અર્થ છે કે તમે બધી લાઇન ને ટેપ થી બદલી શકો છો ઓફ લોડ ટેપ ચેંજિંગ ટ્રાન્સફોર્મર માં ટ્રાન્સફોર્મર ને ટેપ સેટિંગ બદલતી વખતે સપ્લાય થી ડિસ્કનેક્ટ કરવું પડશે અહી આકૃતિ 21 માં ઓફ લોડ ટેપ ચેંજિંગ ટ્રાન્સફોર્મર દર્શાવેલ છે અહી બંને બાજુ બે એમ કુલ ચાર ટેપ્સ અને સ્વિચિંગ મીકેનીઝમ દર્શાવેલ છે જો તમારે ટેપ્સ ને બદલવા હોય તો તેના માટે સ્વીચ રાખવામાં આવેલ છે તો એક રીતે તમે અહી ટર્ન્સ ની સંખ્યા ઘટાડી રહ્યા છો અહી પ્રાયમરી અને સેકન્ડરી બાજુ છે જો તમે સ્વીચ ની પોઝિશન અહી રાખો તો ફૂલ વોલ્ટેજ અપ્લાય થશે અને અહી રાખો તો વોલ્ટેજ ઘટતા જશે આ બાજુ પણ આવી જ ગોઠવણ છે તો આ ઓફ લોડ ટેપ ચેંજિંગ ટ્રાન્સફોર્મર છે ટેપ ચેંજિંગ અંડર લોડ ટ્રાન્સફોર્મર નો ઉપયોગ જ્યારે ટર્ન્સ રેશિયો વારંવાર બદલવો પડે એમ હોય ત્યારે થાય છે TCUL ટ્રાન્સફોર્મર માં ટેપ્સ માં વારંવાર ફેરફાર થાય છે મૂળભૂત રીતે TCUL ટ્રાન્સફોર્મર એક એવું ટ્રાન્સફોર્મર છે જેની પાસે પાવર કનેક્ટેડ હોય ત્યારે પણ ટેપ્સ માં ફેરફાર કરવાની ક્ષમતા છે આ ટેપ ચેંજિંગ અંડર લોડ ટ્રાન્સફોર્મર છે આકૃતિ 22 માં જે પોઝિશન બતાડેલ છે તેમાં વોલ્ટેજ મહત્તમ છે આ લાઈન છે અને આ ન્યુટ્રલ છે આ બધા કનેક્શન્સ એવા કરવામાં આવ્યા છે કે ટેપ બદલી શકાય ટેપ માં ફેરફાર 0 6 થી 5 હોય જેમાં ± 10 હોય શકે છે અને હાયર સાઈડ કુલ 32 ટેપ હોય શકે મતલબ વોલ્ટેજ 0 9 થી 1 1 હોય શકે જે ડિઝાઈન પર આધાર રાખે છે આ કેસ માં વોલ્ટેજ મહત્તમ છે અહી એક સિલેક્ટર સ્વીચ P1 અને એક બીજી સિલેક્ટર સ્વીચ P2 છે અહી બે કનેક્શન્સ A1 અને A2 છે વોલ્ટેજ માં ફેરફાર કરવા માટે નીચે મુજબ ના ઓપરેશન્સ ની જરૂરિયાત છે A1 ને ઓપન કરો સિલેક્ટર સ્વીચ P1 ને તેના પછીના કોન્ટાક્ટ પર મુવ કરો A1 ને ક્લોઝ કરો A2 ને ઓપન કરો સિલેક્ટર સ્વીચ P2 ને તેના પછીના કોન્ટાક્ટ પર મુવ કરો A2 ને ક્લોઝ કરો તો આ બધા સ્ટેપ્સ થી ટેપ ચેંજિંગ અંડર લોડ ટ્રાન્સફોર્મર માં ટેપ સેટિંગ્સ માં ફેરફાર કરી શકાય છે આ ઓપરેશન્સ ટેપ પોઝિશન માં ફેરફાર કરવા માટે જરૂરી છે સ્ટેપ ડાઉન યુનીટસ માં સામાન્ય રીતે નીચા વોલ્ટેજ વાઈન્ડિંગ બાજુ TCUL હોય છે અને ઉંચા વોલ્ટેજ વાઈન્ડિંગ માં ડી એનર્જાઇઝડ ટેપ્સ હોય છે હવે થોડું વધારે સમજવા માટે તમે રેડિયલ ટ્રાન્સમિશન લાઈન નું ઓપરેશન સમજો આકૃતિ 23 માં રેડિયલ ટ્રાન્સમિશન લાઈન ની બંને બાજુ એ ટેપ ચેંજિંગ ટ્રાન્સફોર્મર્સ છે બંને બાજુ નોડ ચિહ્નિત થયેલ છે જે નોડ 1 અને નોડ 2 થી દર્શાવેલ છે એક સેન્ડર અને બીજું રિસીવર છે તેનો ઉદ્દેશ ટેપ ચેંજિંગ રેશિયો શોધવાનો છે જે લાઈન માં વોલ્ટેજ ડ્રોપ ને કમ્પનસેટ કરવા માટે જરૂરી છે તેથી તમારે ts અને tr શોધવાના છે એક બાજુ થી તમને 1ts મળશે અને બીજી બાજુ થી તમને 1tr મળશે આ લાઈન ઈમ્પીડેન્સ Z R jX છે આ સેન્ડર બાજુ ના વોલ્ટેજ છે અને આ રિસીવર બાજુ ના વોલ્ટેજ છે આ રેડિયલ ટ્રાન્સમિશન લાઈન છે આપણે પછી ટ્રાન્સમિશન સિસ્ટમ માટે વોલ્ટેજ કંટ્રોલ પદ્ધતિઓ જોઈશુ આકૃતિ 24 માં સેન્ડર બાજુ ના વોલ્ટેજ Vs અને રિસીવર બાજુ ના વોલ્ટેજ VR નો ફેઝર ડાયાગ્રામ દર્શાવેલ છે આ વોલ્ટેજ ને તમે રેફરેન્સ તરીકે લો કરંટ એ ɸ જેટલો લેગીંગ છે વોલ્ટેજ ડ્રોપ IR એ jIX થી 900 એ છે સેન્ડીંગ અને રિસીવીંગ વોલ્ટેજ વચ્ચે નો ખૂણો δ છે તો અહી AB I R cosɸ થશે અને એ જ રીતે BC ED I X sinɸ થશે અને તેથી સેન્ડીંગ અને રિસીવીંગ વોલ્ટેજ બાજુ પ્રોજેક્શન લઈએ તો |Vs|cosδ |VR| I R cosɸ I X sinɸ આ સમીકરણ 34 છે હવે અહી ખૂણો δ ખૂબ જ ઓછો છે તેથી તેને અવગણી શકાય અને કહી શકાય કે δ ≅ 0 છે તેથી સમીકરણ 34 માં δ0 લઈએ તો cosδ 1 થશે તેથી |Vs| |VR| I R cosɸ I X sinɸ આ સમીકરણ 35 છે આપણે લખી શકીએ કે P |VR| I cosɸ આ સમીકરણ 36 છે અને Q |VR| I sinɸ આ સમીકરણ 37 છે હવે સમીકરણ 36 પરથી I cosɸ P|VR| આ સમીકરણ 38 છે અને સમીકરણ 37 પરથી I sinɸ Q|VR| આ સમીકરણ 39 છે હવે સમીકરણ 35 38 અને 39 પરથી |Vs| |VR| PR QX|VR| આ સમીકરણ 40 છે હવે આકૃતિ 23 મુજબ | V1||VS|1tS |VS| tS | V1| અને | V2||VR|1tR |VR| tR | V2| આ કિંમતો સમીકરણ 40 માં મુકતા ts|V1| tR|V2| PR QXtR |V2| આ સમીકરણ 41 છે હવે આ સમીકરણ પરથી ts 1|V1| tR |V2|PR QXtR |V2| આ સમીકરણ 42 છે અહી આપણે માની લઈએ કે ts X tR 1 છે જે ખાતરી આપે છે કે એકંદરે વોલ્ટેજ સ્તર સમાન રહે છે અને બંને ટ્રાન્સફોર્મર માં ટેપ્સ ની ન્યૂનતમ રેન્જ વપરાય છે તેથી સમીકરણ 42 માં tR 1tS લઈએ તો ts |V2||V1| 1 PR QX|V1| |V2| 112 આ સમીકરણ 43 છે હવે આપણે એક ઉદાહરણ જોઈએ આ ઉદાહરણ થ્રી ફેઝ ટ્રાન્સમિશન લાઈન નું છે આ ઉદાહરણ આપતા પહેલા ટેપ ચેંજિંગ ટ્રાન્સફોર્મર માટે યાદ રાખો કે ts X tR 1 છે જેના પરથી તમેં ટેપ રેશિયો મેળવી શકો છો હવે ઉદાહરણ જોઈએ 8220 kV ટ્રાન્સફોર્મર એ સેન્ડીંગ બાજુ થી થ્રી ફેઝ ટ્રાન્સમિશન લાઈન ને ફીડિંગ કરે છે લાઈન એ 22013 8 kV ના સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર થી 105 MVA 0 8 લેગીંગ પાવર ફેક્ટર નો લોડ સપ્લાય કરે છે 220 kV પર લાઈન અને ટ્રાન્સફોર્મર નું કુલ ઇમ્પીડેન્સ 20 j120 Ω છે સેન્ડીંગ બાજુ નો ટ્રાન્સફોર્મર એ 13 8 kV સપ્લાય થી એનર્જાઇઝડ થાય છે 8 kV લોડ તરફ વોલ્ટેજ જાળવી રાખવા માટે દરેક ટ્રાન્સફોર્મર નું ટેપ સેટિંગ શોધો આ સરળ ઉદાહરણ છે અહી લાઈન 105 MVA 0 8 લેગીંગ પાવર ફેક્ટર નો લોડ સપ્લાય કરે છે અને અહી ત્રણ ફેઝ છે તેથી P 13X 105 X 0 8 28 MW અહી P Q Vs અને VR આ બધા જ પર ફેઝ કવાંટીટી છે તેથી અહી cosɸ 0 8 હોય તો Q માટે sinɸ 0 6 થશે તેથી Q 13X 105 X 0 6 21 MVAR હવે હાય વોલ્ટેજ બાજુ સોર્સ અને લોડ વોલ્ટેજ |V1| | V2| 2203 127 017 kV હવે સમીકરણ 43 મુજબ ts |V2||V1| 1 PR QX|V1| |V2| 112 અહી|V2||V1|1 0 R 24 Ω X 120 Ω સમીકરણ 43 માં આ બધી કિંમતો મુકતા ts 1 1 2820 21120127 0172 112 1 11 અને tR 1tS11 90 તો આ બે ટેપ સેટિંગ છે હવે એક વધુ ઉદાહરણ જોઈએ જો રિસીવિંગ બાજુ અને સેન્ડીંગ બાજુ ના વોલ્ટેજ સમાન હોય તો ટ્રાન્સફોર્મર ટેપ રેશિયો શોધો હાય વોલ્ટેજ લાઈન 220 kV પર ઓપરેટ થાય છે અને 0 8 લેગીંગ પાવર ફેક્ટર પર તે 80 MW ટ્રાન્સમીટ કરે છે લાઈન ઈમ્પીડેન્સ 40 j140 Ω છે અને માની લો કે ts X tR 1 છે તો આ લગભગ સમાન પ્રકાર નું ઉદાહરણ છે સમીકરણ 43 મુજબ ts |V2||V1| 1 PR QX|V1| |V2| 112 |V1| | V2| 2203 127 017 kV અને |V2||V1|1 0 છે હવે P 13X 80 X 0 8 21 33 MW અને Q 13X 80 X 0 6 16 MVAR R 40 Ω X 140 Ω સમીકરણ 43 માં આ બધી કિંમતો મુકતા ts 1 1 21 3340 16140127 0172 112 1 11 અને tR 1tS11 90 તો આ બે ટેપ સેટિંગ છે આ ટેપ ચેંજિંગ ટ્રાન્સફોર્મર માટે છે હવે આગળ છે બૂસ્ટર ટ્રાન્સફોર્મર અથવા રેગ્યુલેટીંગ ટ્રાન્સફોર્મર રેગ્યુલેટીંગ ટ્રાન્સફોર્મર એ બૂસ્ટર ટ્રાન્સફોર્મર નામ થી પણ ઓળખાય છે ટેપ ચેંજિંગ ટ્રાન્સફોર્મર એન્ડ્સ તરફ ફેરફાર કરે છે તેના બદલે બૂસ્ટર ટ્રાન્સફોર્મર લાઈન માં ઈન્ટરમીડિએટ પોઈન્ટ પર વોલ્ટેજ મેગ્નિટ્યૂડ અને ફેઝ એંગલ માં ફેરફાર કરે છે આકૃતિ 25 એ બૂસ્ટર ટ્રાન્સફોર્મર નું કનેક્શન દર્શાવે છે અહી લાઈન ટુ ન્યુટ્રલ વોલ્ટેજ Van છે બે સ્વીચ S1 અને S2 છે તથા અહી એકસાઈટીંગ ટ્રાન્સફોર્મર છે અહી એકસાઈટીંગ ટ્રાન્સફોર્મર નું સેકન્ડરી વાઈન્ડીંગ ટેપ્ડ કરવામાં આવે છે અને તેમાંથી મળેલ વોલ્ટેજ Van ને સિરીઝ ટ્રાન્સફોર્મર ના પ્રાયમરી વાઈન્ડીંગ માં આપવામાં આવે છે તેથી અહી આઉટપુટ વોલ્ટેજ Van' Van ΔVan થશે આ સમીકરણ 44 છે જો તમે સ્વીચ S1 અને S2 ની પોઝીશન બદલી નાખવામાં આવે તો અહી Van ΔVan થશે તો તે સમયે આઉટપુટ વોલ્ટેજ Van' ઓછા થશે તો આ રીતે ફેઝ બૂસ્ટર કામ કરશે સ્વીચ S1 અને S2 ની પોઝીશન પર થી આઉટપુટ વોલ્ટેજ વધારી કે ઘટાડી શકાય છે તેથી આ પ્રકારના બૂસ્ટર ટ્રાન્સફોર્મર ને ઈન ફેઝ બૂસ્ટર કહેવામાં આવે છે કારણ કે વોલ્ટેજ સમાન ફેઝ માં છે Van' ને એકસાઈટીંગ ટ્રાન્સફોર્મર ના ટેપ્સ માં ફેરફાર કરવાથી એડજસ્ટ કરી શકાય છે સિરીઝ ટ્રાન્સફોર્મર ની એક્રોસ ના વોલ્ટેજ ની પોલારીટી સ્વીચ S1 અને S2 ની પોઝીશન બદલી ને રિવર્સ કરી શકાય છે જેમાં Van' એ Van થી ઓછા થશે હવે ફેઝ એંગલ કંટ્રોલ જોઈએ બૂસ્ટર ટ્રાન્સફોર્મર નો ઉપયોગ વોલ્ટેજ ફેઝ એંગલ ને કંટ્રોલ કરવા માટે પણ થાય છે આકૃતિ 26 માં બૂસ્ટર ટ્રાન્સફોર્મર ની ફેઝ એંગલ કંટ્રોલ ની ગોઠવણ બતાડવામાં આવી છે આ એક બૂસ્ટર ટ્રાન્સફોર્મર છે ફેઝ 'a' ના વોલ્ટેજ Van છે આ આઉટપુટ વોલ્ટેજ Van' છે આ a' અને n' છે આ એકસાઈટીંગ ટ્રાન્સફોર્મર છે અને આ સિરીઝ ટ્રાન્સફોર્મર છે અને આ વોલ્ટેજ Vbc છે બે સ્વીચ S1 અને S2 છે હવે આ કિસ્સા માં ફેઝ 'a' બાજુ ના વોલ્ટેજ Van માં ΔVbc ઉમેરાશે તેથી સમીકરણ Van' Van ΔVbc બનશે આ સમીકરણ 45 છે પરંતુ અહી ΔVbc એ ફેઝ 'a' બાજુ ના વોલ્ટેજ Van સાથે ફેઝ માં નથી તેથી આ કિસ્સામાં આપણે ફેઝર ડાયાગ્રામ જોઈએ અહી Van ને રેફરેન્સ ફેઝર તરીકે લો અહી Van Vbn અને Vcn એ 1200 પર આવેલ છે Vbc એ Van થી 900 લેગીંગ છે આકૃતિ 27 માં ફેઝર ડાયાગ્રામ દર્શાવેલ છે હવે ધારો કે ΔVbc a Vbc છે અને અહી Vbc એ Van થી 900 લેગીંગ છે Vbc એ લાઈન વોલ્ટેજ છે જે સંતુલિત સિસ્ટમ માં ફેઝ વોલ્ટેજ કરતા3 ગણા હોય છે તેથી Vbc 3Van ∠ 900 લખી શકાય તેથી ΔVbc a Vbc a 3Van ∠ 900 થશે જેને ΔVbc ja3Van એમ લખી શકાય આ સમીકરણ 46 છે હવે સમીકરણ 45 માં સમીકરણ 46 ની કિંમત મુકતા Van' Van ΔVbc Van ja3Van Van આ સમીકરણ 47 છે તેથી કહી શકાય કે Van' એ Van ના થોડા ફ્રેક્શન જેટલો છે Van' અને Van બંને ફેઝ માં નથી Van' એ Van થી ⍺ જેટલો લેગીંગ છે ઈંજેકટેડ વોલ્ટેજ ΔVbc એ વોલ્ટેજ Van સાથે ચતુષ્કોણ બનાવે છે તેથી Van' માં આકૃતિ 27 માં દર્શાવ્યા મુજબ ⍺ જેટલો ફેઝ શિફ્ટ થાય છે બાકીના ફેઝ માટે આવા જ જોડાણો બનાવવામાં આવે છે જે સંતુલિત થ્રી ફેઝ આઉટપુટ વોલ્ટેજ માં પરિણમે છે